તેથી થોડા ઉદાહરણો લેતા પહેલા ચાલો આપણે સીરીઝ કેપેસિટરોseries capacitorશ્રેણીબદ્ધ વીજધારક વિશેનો સારાંશ આપીએ આપણે શાનો અભ્યાસ કર્યો છે દાખલો લેતા પહેલા આપણને કેટલીક રસપ્રદ વસ્તુઓ મળશે તેથી જ્યારે તમે સીરીઝ કેપેસિટર કરો ત્યારે આ તમારો સિરીઝ કેપેસિટર સાથેનો પાવર લોસlossખોટ છે અને તેના ભાગાકારમાં સીરીઝ કેપેસિટર વગરનો પાવર લોસ છે અને પાવર લોસ એ વોલ્ટેજની તીવ્રતાના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે તેથી આપણે મેળવીશું

તેથી ફક્ત આ વસ્તુના હેતુ માટે ધારો કે કેપેસીટર પહેલા આ V છે જે કેપેસિટર વિના છે તેથી જ V લખ્યું છે ધારો કે તે 0 95 છે અને કેપેસીટર મુક્યા પછી તમે 1 ૦ મેળવશો આ માત્ર સમજ છે એનો અર્થ એ કે કેપેસીટર સાથે Ploss એ નીચે મુજબ થશે વોલ્ટેજમાં સુધારો થાય છે કારણ કે કેપેસિટર એ કેપેસીટર વગરની સાથે વ્યસ્ત પ્રમાણમાં છે તેથી સ્વાભાવિક રીતે 0 952 જે પણ આવે તે તેથી કેપેસીટર વગર તે આટલું છે અને કેપેસીટર સાથે તે 0 952 જે કઈ પણ મળે તે અને તેના ગુણ્યા આ વસ્તુ છે એનો અર્થ એ કે સીરીઝ કેપેસિટર સાથે પાવર લોસ એ એટલું બધું નથી પરંતુ અમુક અંશે તે પાવર લોસમાં ઘટાડો કરે છે અને તે પરિણામ છે આ સરળ ઉદાહરણ હું આપી રહ્યો છુ અને તેથી જ આપણે સુત્ર મેળવ્યું કારણ કે તે વોલ્ટેજ સ્તરને સુધારે છે અને આ સીરીઝ કેપેસિટર માટે છે શન્ટ કેપેસિટર માટે આપણે શુ મેળવ્યું આપણે આ શન્ટ કેપેસિટર માટે મેળવ્યું કંઈપણ વિના ધારો કે પ્રવાહ I𝑖𝑑−𝑗𝑖𝑞 છે અને તેની તીવ્રતા છે તેનો અર્થ એ કે આના બરાબર છે અને પાવર લોસ એ વાસ્તવિક પાવર લોસ અને rનો ગુણાકાર છે તેથી 𝑟|𝐼|2 છે અને તેના બરાબર છે આ ભાગને આપણે d અક્ષ ઘટક તરીકે કહીએ છીએ આ ભાગ 𝑃𝑑 છે અને આ ભાગ 𝑃𝑞 છે તેથી જો આ રીતે તમે બનાવ્યું છે અને જો તમે તે સમયે ત્યાં શન્ટ કેપેસિટર મૂકો છો તો પ્રવાહ 𝑖𝑑−𝑗𝑖𝑞 −𝑖𝑐 આવે છે તેથી આ એક 𝐼′2ની તીવ્રતા લે છે તો તે 𝑖𝑑2 𝑖𝑞 − 𝑖𝑐2 હશે તેથી તેનો પાવર લોસ 𝑟𝐼′2 થશે તેથી તેનો અર્થ એ છે કે તે પાવર લોસ ઘટાડે છે અને તે સીધો પ્રવાહના રીએક્ટીવ ઘટકને ઘટાડે છે મે તમને કહ્યું હતું કે આ ભાગ 𝑖𝑞 છે અને તમે 𝑖𝑞 𝑖𝑐 બનાવો છો તો આ ભાગ સમાન રહેશે અને આ શૂન્ય હોઈ શકે છે પરંતુ આ ભાગ લગભગ બદલાશે નહીં આ કોઈપણ સર્કિટનો સહજ ગુણધર્મ છે જેને શૂન્ય બનાવી શકાતી નથી તેથી સર્કિટમાં આ લોસ રહેશે કે કેમ તે સીધી અક્ષ છે એ જ રીતે જો તમે xનો ગુણાકાર કરો તો 𝑥𝑖𝑑2 પણ તે સિસ્ટમમાં રહેશે કે જે રીએક્ટીવ ઘટક છે પરંતુ આ ભાગ જો તમે તેને નાબુદ કરો કે જે 𝑖𝑞 − 𝑖𝑐2 છે તો આ એક વસ્તુ છે બીજી વાત એ છે કે શન્ટ કેપેસિટર તે વોલ્ટેજની તીવ્રતામાં વધુ સુધારો કરતું નથી તેથી તે જ ફિલોસોફીphilosophyતત્વજ્ઞાન કે જે છે લોસ એ વોલ્ટેજની તીવ્રતાના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે તેથી ધારો કે આ 𝑉0ની તીવ્રતા છે જે શન્ટ કેપેસિટર વિના અને વોલ્ટેજ વિના છે અને એવું કહેવામાં આવે છે કે 𝑉𝑠ℎ એ શન્ટ કેપેસિટર સાથે છે અને શન્ટ કેપેસીટરને કારણે વોલ્ટેજોમાં સુધારો થાય છે અને આ તમારું 𝑉0 છે ઉદાહરણ તરીકે 𝑉00 95 છે અને ધારો કે શન્ટ કેપેસીટરના કારણે વોલ્ટેજમાં સુધારો થતા 𝑉𝑠ℎ0 એનો અર્થ એ કે Ploss એ 1 કરતા ઓછું છે એટલે કે કંઈક બિંદુ 0 9 આવશે તેથી તે કિસ્સામાં કે શન્ટ કેપેસિટરને લીધે વોલ્ટેજ પાવર લોસ પણ થોડુંક ઓછું થઈ ગયું છે કારણ કે તમારું આ પદ 1 કરતા પણ ઓછું થશે પરંતુ કેટલાક કિસ્સાઓમાં વિતરણ સિસ્ટમમાં જો ત્યાં કેટલાક નોડસnodesગાંઠો હોય તો તેવુ થઈ શકે છે કે તે મોટું નેટવર્ક છે કેટલાક નોડસ એવું થઈ શકે છે કે રિસીવિંગ એન્ડ વોલ્ટેજ એ સેન્ડીંગ એન્ડ વોલ્ટેજ કરતા થોડું વધારે છે આ પણ થઈ શકે છે પરંતુ મોટા નેટવર્કમાં 2થી 3 નોડસ હોઈ શકે છે પરંતુ અન્યથા તે શન્ટ કેપેસિટર તમારા વોલ્ટેજ સ્તરને પણ સુધારે છે તેથી તે લોસને પણ ઘટાડે છે પરંતુ સીરીઝ કેપેસિટરની જેમ નહીં કારણ કે સિરીઝ કેપેસિટરના કિસ્સામાં આ વોલ્ટેજનો વધારો ખૂબ જ ઉંચો છે તેથી સીરીઝ અને શન્ટ કેપેસિટર માટેના આ કેટલાક સામાન્ય વિચારો છે હવે આ બાબતો કેવી છે તેના માટે ચાલો આપણે ઉદાહરણ લઈએ તેથી ધારો કે 700 kVA લોડમાં 65 પાવર ફેક્ટર છે જે cos𝜃0 65 છે અને તે પાવર ફેકટરમાં ૦ 92 એટલે કે 92 સુધી સુધારો કરવા તે જરૂરી છે નીચેના કેપેસિટરનુ કદ નક્કી કરો જો આગલા ઉચ્ચ પ્રમાણભૂત કેપેસિટર કદનો ઉપયોગ કરવામાં આવે તો પરિણામી પાવર ફેક્ટર શું હશે ખરેખર બજારમાં જો તમે તમારા કેપેસિટરને 337kVAr અથવા 425 અથવા 23kVAr અથવા 405 kVAr આપવા માગો છો તો તે ઉપલબ્ધ નથી કેપેસિટર્સની કેટલીક પ્રમાણભૂત રેટિંગ્સ બજારમાં ઉપલબ્ધ છે જેમ કે 25kVAr 50 kVAr 65 kVAr પછી 100 kVAr અને 200 kVAr જો તમે 75kVAr લો છો તો તે પણ ક્યારેક ઉપલબ્ધ હોય છે પરંતુ જો તે ઉપલબ્ધ ન હોય તો સલામતી માટે 125kVAr 150kVAr બેંક વાપરો તેથી આ રીતે સંયોજન છે તેથી જો તે 700kVA લોડ છે ત્યાં 0 65 પાવર ફેક્ટર એ 92 બને છે તેથી તે 0 તેથી તમારે કેપેસિટરનુ આવશ્યક કદ નક્કી કરવું પડશે અને જો આગલા ઉચ્ચ પ્રમાણભૂત કેપેસિટર કદનો ઉપયોગ કરવામાં આવે તો પરિણામી પાવર ફેક્ટર શું હશે તે શોધવું પડશે માની લો કે તમને અમુક મૂલ્ય મળ્યું છે જેમ કે 331 પરંતુ આ ઉપલબ્ધ નથી તેથી નજીકનું રેટિંગ કાં તો તમે 325 લો છો અથવા 350 લો છો પરંતુ 331 નહિ તે મુજબ તમારી વસ્તુઓ કેવી છે તે જોવું પડે છે અને જો તમે તે નવી બાજુનો ઉપયોગ કરો છો તો પાવર ફેક્ટર શું છે તે શોધવું પડશે તેથી તે કિસ્સામાં S એ 700 kVA આપવામાં આવેલ છે પ્રારંભિક પાવર ફેક્ટર cos𝜃1૦ 65 આપવામાં આવેલ છે તેથી P એ અપેરન્ટ પાવરapparent powerસ્પષ્ટ પાવર અને cos𝜃1નો ગુણાકાર છે તેથી 𝑆×cos𝜃1700×0 65455kW છે તેથી પાવર ફેક્ટર 0 92 છે તેથી સમીકરણ પરથી cos𝜃2 નીચે મુજબ મળશે શન્ટ કેપેસીટર વગર 𝑄𝑙 નીચે મુજબ ગણી શકાય છે

હવે બીજો કિસ્સો જેમાં તમે કહો છો કે 𝑄𝑙 આપવામાં આવ્યું છે અને હવે તેને તમે આ સમીકરણમાં મુકો છો કે જેથી તમે પાવર ફેક્ટરને ૦ 92 સુધી સુધારવા માંગો છો તેથી cos𝜃 એ અહી ૦ 92 છે P એ 455 જ રહે છે તેથી મળે છે

93 𝑄𝐶 338 or 726 kVAr પરંતુ જો તમારો લોડ 𝑄𝑙532kVAr છે તો 𝑄𝐶 એ 726 બને છે અને તે 𝑄𝑙 કરતા વધુ છે 𝑄𝑙 એ 532 અથવા કઈક છે તેથી તે અપેરન્ટ રીડીંગ પાવર ફેક્ટર હશે અને ત્યાં એવી સંભાવના છે કે તે કિસ્સામાં તમારું રિસીવિંગ એન્ડ વોલ્ટેજ એ સેન્ડીંગ એન્ડ વોલ્ટેજ કરતા વધુ હશે પરંતુ કોઈપણ રીતે આપણે ઓછાને લઈશું તેથી તે 𝑄𝐶338kVAr છે આ તે છે કે જો પોઇન્ટ પાવર ફેક્ટર 0 92 જાળવવામાં આવે પરંતુ 338kVAr કદનુ કેપેસીટર બજારમાં ઉપલબ્ધ નથી તેથી પ્રમાણભૂત કેપેસિટરનું કદ કદાચ 𝑄𝐶350kVAr છે ખરેખર આ કેપેસિટર્સ બેન્ડમાં ઉપલબ્ધ છે જેમ કે 25kVAr 50kVAr 100kVAr અને પછી 200kVAr તેથી કેટલાક સંયોજન તમારે 350 kVArની એક જ બેંક લેવી પડશે તે કદાચ ઉપલબ્ધ હોઈ શકે અને ન પણ હોઇ શકે પરંતુ કેટલાક સંયોજનો લેવા પડશે તેથી પ્રમાણભૂત કેપેસિટર 350 kVAr હશે તે કિસ્સામાં નવા પાવર ફેક્ટરનુ સમાન સુત્ર હશે કે જે સમીકરણ મુજબ cos𝜃2 છે પરંતુ 𝑄𝐶 એ તમે મેળવેલ 338ના બદલે 350 લેવા જોઈએ તેથી જ તમને 0 92 મળ્યું છે પરંતુ તમે 350 લો તેથી જો તમે 350 લેશો તો cos𝜃𝑛𝑒𝑤 નીચે મુજબ હશે તેથી તે 0 9284 છે પાવર ફેક્ટરમાં થોડો સુધારો છે તેથી આ તમારૂ 𝑄𝐶 છે હવે બીજી વસ્તુ એ કે 𝑄𝐶ની ગણતરી માટેનું બીજું સૂત્ર છે જે 𝑄𝐶tan𝜃1−tan𝜃2 છે પછી ફરીથી મારે તે પાવર ત્રિકોણ પર જવું પડશે કે આપણે કેવી રીતે 𝑃tan𝜃1 −tan𝜃2 મેળવી રહ્યા છીએ પહેલા મને તે પાવર ત્રિકોણ પર જવા દો આપણે જે કંઇપણ બનાવ્યું છે તે આ તમારો પાવર ત્રિકોણ છે આ 𝑄𝐶 તમારે બનાવવું પડશે તો 𝑄𝐶 શુ થશે પ્રારંભિક પાવર ફેક્ટર 𝜃1 હતું તેથી Q એ તમારો શરૂઆતનો 𝑄𝐶 છે તેનો અર્થ એ કે ચાલો હું અહીં લખું તેથી પ્રારંભિક પાવર ફેક્ટર 𝜃1 હતું તેથી હું કેટલીક વસ્તુઓ બનાવી રહ્યો છું જેમ કે Q 𝑄𝑙 Q𝑄𝑙𝑃 tan𝜃1 છે પછી નવો પાવર ફેક્ટર 𝜃2 છે આનો અર્થ એ છે કે આટલું તમારું PD છે આ તમારું PB છે અને આ Pથી B છે તેથી ધારો કે આ Q𝑃 tan𝜃1 છે અને કહીએ કે PB𝑄′ છે એનો અર્થ એ કે PB 𝑄′𝑃 tan𝜃2 છે પરંતુ આ 𝑄𝐶 ખરેખર અહીંથી અહીં છે અને ખરેખર આ ડાયાગ્રામમાં AB𝑄𝐶 છે તેથી ABAP PB છે તેથી AP 𝑃 tan𝜃1 − 𝑃 tan𝜃2 છે અને આ ખરેખર 𝑄𝐶 છે તેથી આ ખરેખર 𝑄𝐶 𝑃 tan𝜃1−𝑃 tan𝜃2 છે જ્યાં tan𝜃1 એ મૂળ પાવર ફેક્ટર ખૂણાના તે જ સ્પર્શક સમાન છે અને tan𝜃2 એ સુધારેલ પાવર ફેક્ટર ખૂણાના સ્પર્શક જેટલું છે મારો મતલબ તે સિવાય અન્ય સૂત્રનો ઉપયોગ કરીને આ પણ તમે વાપરી શકો છો તેથી cos𝜃10 65 છે તેથી 𝜃149 92 છે અને 𝜃2 એ 23 07° છે તેથી જો તમે tan𝜃1 કે જે tan49 45° લો તો તે 1 1687 છે અને tan𝜃20 તેથી તમે અહીં P450kW મૂકી શકો છો જે આપવામાં આવેલ છે તેથી 𝑄𝐶455×1 4259338 kVAr છે જેમ તમને પહેલા મળ્યું હતું તેમ જ છે તેથી આ રીતે તમે 𝑄𝑐 ગણી શકો છો પરંતુ નજીકનું કદ 350 છે તેથી તમારે 350નો ઉપયોગ કરવો પડશે પરંતુ આ 𝑄𝐶ની ગણતરી કરવાનો બીજો રસ્તો છે હવે હું બીજું એક ઉદાહરણ લઈશ ધારો કે થ્રી ફેઝનો 500 હોર્સ પાવર 60 હર્ટ્ઝ પર hp મોટર ચાલે છે અને તેનું વોલ્ટેજ 4160 વોલ્ટ છે જે 4 16 kV છે સ્ટાર કનેક્ટેડ ઇન્ડક્શન મોટરમાં 88 ની સંપૂર્ણ લોડ કાર્યક્ષમતા છે 0 88 એ કાર્યક્ષમતા છે અને લેગિંગ પાવર ફેક્ટર 0 75 છે તેથી તે નબળુ પાવર ફેક્ટર છે અને તે ફીડર સાથે જોડાયેલ છે જો લોડ પરના 3 કેપેસિટરને જોડીને લોડના પાવર ફેક્ટરને 0 9 ના લેગિંગ પાવર ફેક્ટરમાં સુધારવાની ઇચ્છા હોય તો નીચેની બાબતોને નિર્ધારિત કરો કેપેસિટર બેંકનું રેટિંગ જો કેપેસિટર ડેલ્ટા અથવા સ્ટારમાં જોડાણ કરેલ છે તો દરેક એકમનું કેપેસિટીન્સ તો આ તે બે બાબતો છે જે તમારે કરવી પડશે તેથી પ્રથમ તમારી ઇન્ડક્શન મોટર છે ઇન્ડકશન મોટર કાર્યક્ષમતાનો ઈનપુટ પાવર 0 88 આપવામાં આવેલ છે અને 1 હોર્સ પાવર0 7457kW છે તેથી હું નીચે મુજબ લખું છુ તેથી સુધાર્યા વગરનો પાવર ફેક્ટર પર મોટરનો રીએક્ટીવ પાવરreactive powerપ્રતીક્રિયાશીલ પાવર હમણાં આપણે જોયું છે કે Q𝑄𝑙𝑃tan𝜃1 છે તેથી તે 432 69×tan𝜃1ના બરાબર છે 75 આપેલ છે તેથી 𝜃1cos−1 0 75 છે તમે સીધા લખી રહ્યાં છો અને તે સમજી શકાય તેવું છે તેથી ખરેખર tancos−1 0 75 373 7 kVAr આવે છે જે 𝑄𝑙 છે હવે સુધારેલા પાવર ફેક્ટર ૦ 9 પર મોટરનો રીએક્ટીવ પાવર cos𝜃2૦ 9 છે તેથી 𝜃2 cos−10 9 છે તેથી જ મે અહી બે વાર tan લખ્યું છે તે ખરેખર 432 જે પણ ખૂણો આવે તે તેથી Q એ 205 2 kVAr બનશે અને આ તમારો બીજો કિસ્સો છે તો પછી 𝑄𝐶 શું છે પછી તમારે તેમાંથી આ એકને બાદ કરવુ પડશે અને 𝑄𝐶ની કિંમત શુ હશે તેથી આ તમારો કુલ Q છે અને આ પાવર ફેક્ટર સુધારણા પછીનો છે તેથી આને આમાંથી બાદ કરો કે જે તમને 𝑄𝐶નુ મૂલ્ય આપશે તેથી 𝑄𝐶𝑄𝑙 −𝑄 છે તમે તેને આમાંથી બાદ કરો તેથી તમને 𝑄𝐶168 5 kVAr મળશે આ તે કેપેસિટર છે જે તમને આવશ્યક છે હવે ધારે કે કેપેસિટરમાં થયેલ લોસ અવગણી શકાય તેવા છે ધારો કે ત્યાં કેપેસીટરમાં કોઈ લોસ નથી કેપેસિટર બેંકનું રેટિંગ 168 5kVAr હશે હવે તમને આપવામાં આવેલ કેપેસિટરના કેપેસીટન્સ Cનુ મૂલ્ય શોધી કાઢો જો કેપેસિટર કાં તો તે ડેલ્ટામાં જોડાયેલ છે અથવા તે સ્ટારમાં જોડાયેલ છે તેથી આ 3 ફેઝ લાઇન abc લાઇન છે તેથી આપણે કેપેસિટરને ડેલ્ટા જોડાણમાં લઈ રહ્યા છીએ તેથી આ 𝐼𝐶 𝐼𝐶 𝐼𝐶 કેપેસિટીવ પ્રવાહ છે અને આ લાઇન પ્રવાહ 𝐼𝐿 𝐼𝐿 બેલેન્સ સિસ્ટમ છે તેથી બધા સમાન છે તેથી અહી મે આકૃતિ નંબર આપ્યો નથી જો કેપેસિટર્સ આકૃતિમાં દર્શાવ્યા મુજબ ડેલ્ટામાં જોડાયેલા હોય તો આ આકૃતિમાં નંબરની જરૂર નથી આ દાખલો છે આ આકૃતિ છે તેથી તમે જાણો છો કે તે 3 ફેઝ છે તેથી તમારું × 𝑉𝐿−𝐿 × 𝐼𝐿𝑄 તેથી 𝑄𝐶168 5 છે અને લાઇનથી લાઇનનું વોલ્ટેજ 4160V છે તેથી તે ખરેખર છે કારણ કે 𝑄𝐶 આપણે kVArમાં લઇ રહ્યા છીએ તેથી વોલ્ટેજ આપણે ખરેખર કિલોવોલ્ટમાં લઈ રહ્યા છીએ તેથી સ્વાભાવિક રીતે પ્રવાહ એમ્પીયરમાં હશે અને તે 23 41 એમ્પીયર છે આ લોડ પ્રવાહ છે અને આ બેલેન્સ સિસ્ટમ છે જે પ્રવાહની તીવ્રતા છે હવે 𝐼𝐶 𝐼𝐿 છે કારણ કે આ લોડ પ્રવાહ છે અને આ ડેલ્ટાનુ જોડાણ છે તેથી તમારો ફેઝ પ્રવાહ એ લાઇન પ્રવાહ અને નો ભાગાકાર હશે તેથી આ કે જે 13 53 એમ્પીયર છે કે જે 𝐼𝐶 છે તેનો અર્થ એ કે કેપેસિટર દ્વારા વહેતો પ્રવાહ છે તેથી 𝑋𝐶 એ દરેક કેપેસિટરનુ રીએકટન્સ છે આપણે 𝑋𝐶𝑉𝐿−𝐿𝐼𝐶 લખી શકીએ છીએ તેથી તે કિસ્સામાં કોઈ પણ મૂલ્ય તમને મળશે તેથી આ એક ડેલ્ટાનુ જોડાણ છે તેથી જ લાઇનથી લાઇન વોલ્ટેજ આ બિંદુ એટલે આ બિંદુ છે અને આ બિંદુ એટલે આ બિંદુ છે તેથી લાઇનથી લાઇન વોલ્ટેજ ખરેખર આવી રીતે કેપેસિટરને પ્રભાવિત કરે છે કારણ કે આ બિંદુ અને આ બિંદુ સમાન છે અને આ બિંદુ અને આ બિંદુ સમાન છે તેથી ફક્ત એક ઉદાહરણ લો તેથી લાઇનથી લાઇન વોલ્ટેજ એ કેપેસિટરની આજુ બાજુ પ્રભાવિત થાય છે તેથી જ તમે 𝑋𝐶 લઈ રહ્યા છો તેથી ખરેખર 𝐼𝐶ને આપણે એમ્પીયરમાં મુક્યા સિવાય આપણે તેને વોલ્ટ તરીકે મુકીએ છીએ ત્યારબાદ આપણે ઓહ્મ મેળવીશું તેથી kVને બદલે લખીએ છીએ તેથી તે 307 38Ω આવી રહ્યું છે અને આપણે જાણીએ છીએ કે 𝑋𝐶 એ તીવ્રતા છે જે 1𝜔𝐶 છે અને તે 307 જો તમે તેને ઉકેલો તો ω2ΠFF60 Hz છે અને C1𝜔𝑋𝐶 છે તેથી તમે Cનુ મુલ્ય 517 78𝜇𝐹 મેળવશો તેનો અર્થ એ કે આ કેપેસિટન્સનુ મૂલ્ય માઇક્રોફેરાડેમાં છે તેથી હવે જો તે સ્ટારમાં જોડાયેલ છે તો પછી 𝐼𝐿𝐼𝐶 છે જો તે સ્ટારમાં જોડાયેલ હોઈ તો હું તે દરેક ફેઝમાં બતાવી રહ્યો છુ કે 𝐼𝐿𝐼𝐶 છે હું તેનો અહીં ઉલ્લેખ કરવાનું ભૂલી ગયો છું તેથી જ હું અહીં 𝐼𝐿𝐼𝐶 લખું છું અને તે સ્ટારમાં જોડાયેલ છે તેથી તે કિસ્સામાં જો કેપેસિટર સ્ટારમાં જોડાયેલ છે તો પછી 𝐼𝐿𝐼𝐶23 41 એમ્પીયર છે તે કિસ્સામાં તમારે લાઇનથી તટસ્થ વોલ્ટેજ લેવુ પડશે કારણ કે તે સ્ટારમાં જોડાયેલ છે તેથી તે કિસ્સામાં છે અને 𝐼𝐶23 41 એમ્પીયર છે તેથી 𝑋𝐶102 72Ω મળશે તેથી ફરીથી 𝑋𝐶1𝜔𝐶102 72 અને તે 60 હર્ટ્ઝની સિસ્ટમ છે તેથી C એ 25 82 𝜇𝐹 બનશે તેથી આ તે સમસ્યા છે તેથી તે મુશ્કેલ નથી તે સરળ છે પરંતુ જો તે સ્ટાર જોડાણ હોઈ કે ડેલ્ટા જોડાણ કોઈ પણ હોય તો તે VAr સમાન જ હોવું જોઈએ કેપેસિટેન્સ Cનુ મૂલ્ય અલગ છે પરંતુ રેટિંગ સમાન હોવું જોઈએ અને તે તમારી પસંદગી છે તેથી તમે ડેલ્ટા અથવા સ્ટાર જોડાણ માટે જાઓ પરંતુ હું તમને એક વાત કહી શકું છું કે મારી પાસે તમારા માટે એક પ્રશ્ન છે કે અમુક પરિસ્થિતિઓમાં હું ડેલ્ટા જોડાણ માટે ચૂકવણી કરીસ કે પછી સ્ટાર જોડાણ માટે ચૂકવણી કરીશ આ કેપેસીટર માટે મે ડેલ્ટા અને સ્ટાર બંને લીધા છે પરંતુ મારો પ્રશ્ન તમને છે કે ડેલ્ટા જોડાણ કે સ્ટાર જોડાણ જયારે પણ તમે આ વિડીયો સાંભળો ત્યારે મહેરબાની કરીને મને લેખિતમાં કારણ આપજો કે તમે શુ પસંદ કરશો અને કયું વધુ સારું છે ડેલ્ટા કે સ્ટાર વિચારો અને પછી જવાબ આપો જલ્દીથી લખવાનો પ્રયત્ન કરતા નહિ તમારે વિચારવું પડશે અને પછી જવાબ આપવો પડશે હવે ઉદાહરણ 3 લઈએ ધારો કે 2 4kV સિંગલ ફેઝ સર્કિટ 360 kWનો લોડ ભરે છે અને લેગિંગ પાવર અને લેગિંગ લોડ પાવર ફેક્ટર પર અને લોડ પ્રવાહ 200 એમ્પીયર છે જો પાવર ફેક્ટરને સુધારવાની ઇચ્છા હોય તો નીચેનુ શોધો તેથી સુધારા વગરનો પાવર ફેક્ટર અને રિએક્ટિવ લોડ શન્ટ કેપેસિટર બેંક સ્થાપિત કર્યા પછી નવું સુધારેલ પાવર ફેક્ટર 300kVAr રેટિંગ સાથે છે આ 300kVAr શન્ટ કેપેસિટર બેંક ઉલ્લેખમાં છે તેથી તમારે આ બધું શોધવું પડશે તેથી આ કિસ્સામાં ઉકેલનો ભાગ છે જે પાવર ફેક્ટરમાં સુધારા પહેલાં છે અને તે 𝑆1𝑉×𝐼 છે જે અપેરન્ટ પાવર છે 4kV એ વોલ્ટેજ છે અને પ્રવાહ 200 એમ્પીયર છે તેથી તે 480 kVA બનશે તેથી સુધારા વગરનો પાવર ફેક્ટર cos𝜃 છે P ખરેખર 360 kW આપવામાં આવ્યું છે તેથી તે cos𝜃છે નબળો પાવર ફેક્ટર 0 તેથી 𝜃1 cos−1 0 તેથી તમે સીધી ગણતરી કરવાને બદલે સરળતાથી 𝑄𝑙ની ગણતરી કરી શકો છો હું 𝑆1 × sin cos−1 0 75 લખું છું તેથી 𝑄𝑙480×0 5 kVAr છે કે જે તમારો લોડ પરનો માંગેલ રીએક્ટીવ લોડ છે હવે 300 kVAr કેપેસિટરની સ્થાપના પછી અસરકારક Q એ 𝑄𝐿 − 𝑄𝐶 હશે તેથી તે 317 5 300 છે તેથી તે ફક્ત 17 5 kVAr થશે તેથી સમીકરણ પરથી તમે જાણો છો કે શન્ટ કેપેસિટર મૂક્યા પછી નવો પાવર ફેક્ટર cos𝜃2 છે જે નીચે મુજબ છે તેથી સંબંધિત કિંમતોને મુક્યા પછી આપણને પાવર ફેક્ટર એકની નજીક મળશે જે cos𝜃20 9989 છે તેથી પછીનુ એક અન્ય ઉદાહરણ છે તેથી ધારો કે સબસ્ટેશનમાં ત્રણ 2000 kVA ટ્રાન્સફોર્મરની બેંક છે અને તે 7800 kVAનો લોડ પૂરો પાડે છે તેથી તે 0 89ના લેગીંગ પાવર ફેક્ટર પર છે તેથી તે એક સારો પાવર ફેક્ટર છે ત્રણેય ટ્રાન્સફોર્મર્સમાં નેમપ્લેટ રેટિંગના 120ની થર્મલ ક્ષમતાthermal capabilityઉષ્ણતા ક્ષમતા હોય છે જ્યારે પણ આ પ્રકારની વસ્તુ પ્રાપ્ત થાય છે કે જે થર્મલ રેટિંગની 120 ટકા થર્મલ ક્ષમતા છે આનો અર્થ એ કે તમે આ રીતે ધ્યાન કેન્દ્રિત કરશો કે મને ખાતરી છે કે તમે મશીન ડિઝાઇનમાં પણ ટ્રાન્સફોર્મર ડિઝાઇન માટેનો અભ્યાસ કર્યો છે તેનો અર્થ એ છે કે તમે તેને બીજી રીતે લો છો કે આ ટ્રાન્સફોર્મર તેના કરતા 20 ટકા વધુ લોડ લઈ શકે છે તેથી જયારે તે ભાષા આવી કઈક હશે થર્મલ ક્ષમતા 120 હશે ત્યારે તે તાપમાન વધારવાના દૃષ્ટિકોણથી અને સ્થાપનાની નિષ્ફળતા વિશે પણ વિચારે છે તેથી તેનો અર્થ એ છે કે ટ્રાન્સફોર્મર મહત્તમ 25નુ ટેમ્પર લઈ શકે છે 20નુ ઓવરલોડ લઇ શકે છે અને આવો તેનો અર્થ છે વોલ્ટેજ રેગ્યુલેશનને સુધારવા માટે ફીડર પર 1000 kVArના શન્ટ કેપેસિટર્સ સ્થાપિત કરવાની યોજના પહેલેથી કરવામાં આવી છે તેનો અર્થ એ કે 𝑉𝑠−𝑉𝑟માં સુધારો થશે આનો અર્થ એ કે તમે ટ્રાન્સફોર્મર વોલ્ટેજ રેગ્યુલેશનને સુધારવાનો પ્રયાસ કરી રહ્યા છો હું કહી શકું છું કે ટ્રાન્સફોર્મર માટે તમે જે કંઇ વોલ્ટેજ રેગ્યુલેશનનો અભ્યાસ કર્યો છે તમે જાણો છો તેથી ટ્રાન્સફોર્મરના થર્મલ ક્ષમતાના લોડને ઘટાડવા અથવા વધારાના કેપેસિટરની રેટિંગને ઘટાડવા માટે ફીડર પર વધારાના કેપેસિટર સ્થાપિત કરવા કે નહીં તે નક્કી કરો પરંતુ ફીડર પર વધારાનું કેપેસિટર સ્થાપિત કરવું કે નહીં ટ્રાન્સફોર્મરની થર્મલ ક્ષમતાના લોડને ઘટાડવા માટે ફીડરમાં ત્યાં વધારાના કેપેસિટર સ્થાપિત થશે કે કેમ આ અર્થ છે અને વધારાના કેપેસિટરનું રેટિંગ જો આમ છે તો તમારા વધારાના કેપેસિટરનું રેટિંગ શું હશે તેથી આ કિસ્સામાં 1000 kVAr કેપેસિટરની સ્થાપના પહેલાં P𝑆1 cos𝜃 છે અને 7800𝑘𝑉𝐴× 0 89 અહી આપવામાં આવેલ છે અને મે અહી P6942 કિલોવોટ લખ્યું છે તેથી 𝑄𝑙 એ 𝑆1 sin𝜃 થશે Cos𝜃 એ 0 89 છે તેથી sin𝜃 એ 0 456 બનશે તેથી 7800 × 0 456 3556 8 kVAr છે તેથી 1000 kVAr કેપેસિટરના સ્થાપન પછી Q𝑄𝐿 𝑄𝐶 હશે તેથી આ તમારું 𝑄𝑙 છે લોડમાં આટલો રીએક્ટીવ લોડ અને રીએક્ટીવ પાવર જરૂરી છે તેથી Q 𝑄𝐿 − 𝑄𝐶 થવુ જોઈએ કે જે 3556 8−1000 છે અને તે 2556 8 kVAr છે સમીકરણ પરથી આપણે જાણીએ છીએ કે cos𝜃 છે તેથી P6942 આપવામાં આવેલ છે 8 છે તેથી cos𝜃0 938 છે તેથી બીજા કિસ્સામાં પાવર ફેક્ટર શરૂઆતમાં 0 89 છે અને હવે 1000 kVAr ના કારણે પાવર ફેકટરમાં સુધારો થયો છે તેથી તે સુધારેલો અપેરન્ટ પાવર 𝑆2 𝑃cos𝜃269420 9387397 9 kVA છે તેથી તેનો અર્થ એ કે સુધારેલો અપેરન્ટ પાવર 7397 97 kVA છે તેથી બીજી તરફ ટ્રાન્સફોર્મર ક્ષમતા છે કારણ કે ત્યાં ત્રણ 2000 kVA ટ્રાન્સફોર્મર છે તેથી તે ખરેખર 2000×3 છે અને ઓવર લોડિંગ ક્ષમતા 1 2 છે તેથી તે 7200 kVA 2000 × 3 × 1 પરંતુ અહીં તે 7397 9 kVA છે તેથી વોલ્ટેજ રેગ્યુલેશનને સુધારવા માટે કેપેસિટર સ્થાપિત કરવા પૂરતા નથી કારણ કે આ આના કરતા ઓછું છે તેથી વધારાના કેપેસિટર સ્થાપિત કરવાની જરૂરી છે આપણે ફરી મળીશું